આ સત્રમાં આપનું સ્વાગત છે આપણે સમાનતા વર્ગ પાર્ટીશન અને બાઉન્ડ્રી મૂલ્ય પરીક્ષણ અંગે ચર્ચા કરીશું એમ કહીને કે આ બ્લેક બોક્સ પરીક્ષણ છે બ્લેક બોક્સ પરીક્ષણ માટે બે વ્યૂહરચનાઓ ખૂબ જ લોકપ્રિય વ્યૂહરચનાઓ છે સમાનતા ક્લાસ અને બાઉન્ડ્રી મૂલ્ય પરીક્ષણ આપણે આ પૂર્ણ કરી પછી આપણે અન્ય બ્લેક બોક્સ પરિક્ષણ વ્યૂહરચના જોઇયે આપણે કહી રહ્યા છીએ કે અહીં સમાનતાવાળા પાર્ટીશનમાં મુખ્ય સમસ્યા બરાબર વર્ગોની રચના કરવાની છે અને એકવાર આપણે સમકક્ષ વર્ગોની રચના કરી લીધા પછી દરેક સમકક્ષ વર્ગમાંથી એક મૂલ્ય પસંદ કરવાનું કામ તો સીધું છે અને સમકક્ષ વર્ગોની કોઈ બાઉન્ડ્રી છે કે કેમ તે પણ ધ્યાનમાં લેવું જોઇયે આપણે કહી રહ્યા છે કે કોઈપણ એક એકમ ડિઝાઇન જેના માટે તમે સમકક્ષતા વર્ગ બનાવો છો તેના માટે ઓછામાં ઓછા બે સેટ છે એક અમાન્ય મૂલ્યોનો સેટ છે અને અન્ય માન્ય મૂલ્યોનો સેટ હોય છે અને તે દરેકમાં સમકક્ષતા વર્ગોના અલગ સેટ હશે તેથી આપણે આ દરેકને સમકક્ષ વર્ગોનો માન્ય સેટ અને સમકક્ષ વર્ગના અમાન્ય સેટને ઓળખવાની જરૂર છે અને પ્રત્યેક માટે આ સમકક્ષ વર્ગો જે માન્ય અને અમાન્ય સમકક્ષ વર્ગને સેટ તરીકે ઓળખાયા છે તેમાથી આપણે એક મૂલ્ય પસંદ કરવાની જરૂર છે અને તે આપણી સમકક્ષ વર્ગનું પરીક્ષણ રચે છે પ્રારંભ કરવા માટે એક ખૂબ જ સરળ ઉદાહરણ લઈએ અને મેં અગાઉ કહ્યું છે કે પરીક્ષણના કેસોની રચના કરવી ખૂબ પડકારજનક હોઈ શકે છે હું ખૂબ જ સરળ એક ઉદાહરણ સાથે શરૂ કરું છું અને પછી આપણે લોકો વધારે પડકારજનક ઉદાહરણ જોઈશું તેથી સૌથી સરળ આપણે ફક્ત સ્પષ્ટ કરીએ છીએ કે ફંક્શન 1 અને 5000 ની વચ્ચેનું મૂલ્ય લે છે અને પરિણામ દર્શાવે છે ચાલો આપણે માની લઈએ કે અહીં ફક્ત એક જ દૃશ્ય છે ચાલો આપણે કહીએ કે તે ફક્ત 1 થી 5000 વચ્ચે મૂલ્ય લે છે અને તે ઈવન કે ઓડ છે તે તપાસે છે પછી આપણી પાસે 1 સમકક્ષ વર્ગ હશે જે માન્ય છે અને ત્યાં બે અમાન્ય સમકક્ષ વર્ગ છે જે 1 કરતા ઓછો અને 5000 થી વધુ છે માન્ય વર્ગ પાસે શું સંખ્યા એક ઓડ સંખ્યા છે કે તે એક ઈવન સંખ્યા છે એમ બે સમકક્ષ વર્ગો હશે આપણે કહ્યું કે જો ઇનપુટ મૂલ્ય સમકક્ષ વર્ગોનો સેટ ગણાય તો આપણી પાસે 1 માન્ય સમકક્ષ વર્ગ અને 1 અમાન્ય સમકક્ષ વર્ગ છે જે કાં તો a b c છે અથવા જે a b c માથી એક પણ નથી આ નાનું ઉદાહરણ છે 1 થી 5000 ના વર્ગમૂળ ઉત્પન્ન કરે છે તેથી આપણે આ માટે ત્રણ સમાનતા વર્ગો ધ્યાનમાં લઈશું 1 માન્ય અને 2 અમાન્ય જો આપણી પાસે સંખ્યાઓનો સેટ હોય તો આપણી પાસે 1 માન્ય અને 1 અમાન્ય સેટ છે હવે ચાલો કહો એકમ એક ફંકશન છે કે જે હોય છે અને ફંકશન પુસ્તક ઇસ્યુ કરવાનું છે અને પેરામિટરમાં તે book id લે છે તેથી આપણે સમકક્ષ વર્ગોની રચના કરવાની જરૂર છે આપણે આના કાર્યાત્મક વર્ણનને જોવાની જરૂર છે અને ઑપરેશનના દૃશ્યો કયા છે તે તપાસો અહી આઉટપુટ જોઈને પણ ઑપરેશનના દૃશ્યો ઓળખી શકાય છે ઑપરેશનના દૃશ્યો એવા હોય શકે કે અહીપુસ્તકો છે જેમાં પુસ્તકો છે જે બહાર જારી કરી શકતા નથી જેમ કે સંદર્ભ પુસ્તકો અને બીજા જે બહાર જારી કરી શકાય છે અને તે પુસ્તકો કે જે બહાર જારી કરી શકાય છે એક વોલ્યુમ અથવા બહુવિધ વોલ્યુમ માં હોય શકે છે અને આ આપણાં સમકક્ષ વર્ગનો સેટ બનાવે છે સંદર્ભ પુસ્તક બહુવિધ વોલ્યુમ અને સિંગલ વોલ્યુમ આ આપણાં સમકક્ષ વર્ગ છે હવે ચાલો બીજું એક ઉદાહરણ જોઈએ ચાલો આપણે કહી શકીએ કે આપણું ફંકશન છે ફંક્શનનું નામ ફેચ ઇમેજ છે તે URL લે છે અને ઇમેજ આપે છે તો આ કાર્ય માટે સમકક્ષ વર્ગો શું હશે ફેચ ઇમેજ જે URL લે છે અને એક ઇમેજ આપે છે આ કિસ્સામાં આપણી સમકક્ષતાની બહુવિધ વ્યાખ્યા હોઈ શકે છે અને તેથી આપણે તે બધાને ધ્યાનમાં લેવું જોઈએ ઉદાહરણ તરીકે એક સમકક્ષ વર્ગ એવો હોઈ શકે છે કે URL ને HTTP https ftp file વગેરે પર આધારિત હોઈ શકે છે આ બધી માન્ય URL શ્રેણીઓ છે પછી આપણે તેમને દરેકને ઇનપુટ સમકક્ષતા વર્ગ તરીકે ધ્યાનમાં લેવા જોઇયે એ જ રીતે URL માં સંગ્રહિત થયેલ મૂલ્ય વિવિધ પ્રકારની ઇમેજ હોઈ શકે છે ઉદાહરણ તરીકે HTML GIF JPEG Plain Text આ ઇમેજ હોઈ શકે છે તો શું તે બધી ઇમેજ ના વર્ગોને હેન્ડલ કરે છે કે કેમ કેટલીક ડેટા આઇટમ માટે આપણે અનેક પ્રકારના સમકક્ષ વર્ગો બનાવી શકીએ છીએ તેથી તે કેટલીક ડેટા આઇટમ્સ માટે તેમાં જટિલતા છે ચાલો બીજું એક ઉદાહરણ જોઈએ ચાલો કહીએ કે ઇનપુટ એ સંખ્યાનો પૂર્ણાંક છે ચાલો આપણે કહીએ કે 99 અને 99 વચ્ચેની સંખ્યા તો માન્ય સમકક્ષતા અને અમાન્ય સમકક્ષ વર્ગ શું થશે જવાબ ખૂબ જ સરળ છે તે 99 અને 99 સમાવિષ્ટની વચ્ચે માન્ય સમકક્ષ વર્ગ છે અહીં કોઈ પણ મૂલ્ય 99 થી વધુ અમાન્ય સમકક્ષ વર્ગ અને 99 કરતા ઓછો બીજો અમાન્ય સમકક્ષ વર્ગ છે ત્યાં બે અમાન્ય સમકક્ષ વર્ગ અને એક માન્ય સમકક્ષ વર્ગ હશે હવે ફોન નંબર વિશે શું કે જે વિસ્તાર કોડ અને પ્રત્યય દ્વારા આપવામાં આવે છે વિસ્તાર કોડ 11 થી 999 ની વચ્ચે છે અને પ્રત્યય કોઈપણ 6 અંકોનો છે તેથી અમાન્ય સમકક્ષ વર્ગ શું હશે અને પછી અમાન્ય સમકક્ષ વર્ગનો સેટ શું હશે કારણ કે આ ઉદાહરણ માટે વિવિધ પ્રકારનાં અમાન્ય સમકક્ષ વર્ગ છે માન્ય સમકક્ષતા વર્ગ આ હોય ત્યારેછે ઉપસર્ગ 11 અને 999 વચ્ચે છે અને પ્રત્યય 0000 થી 99999 વચ્ચે છે અને અમાન્ય સમકક્ષતા વર્ગો વિવિધ પ્રકારના હોઈ શકે ઉદાહરણ તરીકે આપણી પાસે ઉપસર્ગ માટે અમાન્ય ફોર્મેટ પ્રત્યય માટે અમાન્ય ફોર્મેટ ક્ષેત્ર કોડ માટે આંકડાકીય અક્ષરો અને તેથી વધુ હોઈ શકે છે આપણે ખરેખર વિવિધ પ્રકારના અમાન્ય સમકક્ષ વર્ગોને વ્યાખ્યાયિત કરવાની જરૂર છે પરંતુ હવે આપણે એ ધ્યાનમાં લેવાની જરૂર છે કે જો યુનિટ બહુવિધ ડેટા વેલ્યુ લે છે તો જો આપણે જુદા જુદા સમાનતા વર્ગો માટે જુદી જુદી વિચારણાઓ હોય તો જટિલતા વધી શકે છે ઉદાહરણ તરીકે આપણે કહ્યું હતું કે URL http https ftp કે file દ્વારા નિર્દિષ્ટ કરેલ છે તેના આધારે સમકક્ષ વર્ગોના બહુવિધ કલ્પનાઓ છે એ જ રીતે URL પર સંગ્રહિત ઇમેજ JPEG ઇમેજ છે અથવા PNG અથવા ટેક્સ્ટ પ્રકારની છે તેના પર આધાર રાખીને આપણે સમાન ઇનપુટ મૂલ્ય માટે સમાનતા વર્ગનો બીજો સેટ નિર્ધારિત કરી શકીએ છીએ હવે જટિલતા ઉભી થાય છે જ્યારે આપણી પાસે ફંકશન અથવા એકમ હોય જે બે પરિમાણો લે ચાલો કહીએ કે આપણી પાસે એક ફંકશન છે જે બે પરિમાણો વય અને શિક્ષણનાં વર્ષો લે છે તેથી શિક્ષણનાં વર્ષો ચાલો આપણે કહીએ કે આપણે આ પરિમાણ માટે ત્રણ સમકક્ષ વર્ગ ઓળખીએ છીએ શિક્ષણનાં વર્ષો કાં તો શાળા UG PG અથવા એવું કંઈક છે જે શાળા UG કે PG નથી તેથી મૂળભૂત રીતે તે પ્રદર્શિત કરે છે કે શું તે સ્કૂલ ક્વોલિફાઇડ UG અથવા PG છે અને બીજી બાજુ ઉમર છે તે 5 થી 30 ની વચ્ચેની વ્યક્તિ છે અથવા 30 કરતા વધારે છે તેથી ચાલો કહીએ કે આ બે પરિમાણો માટે વિવિધ સમકક્ષ વર્ગ છે હવે આપણે જે મુદ્દાને ધ્યાનમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તે છે કે આપણે આ બે સમકક્ષ વર્ગોને કેવી રીતે જોડીશું એક સરળ બાબત આ કેસ માટે નબળા પરીક્ષણને નબળા સમાનતા વર્ગ પરીક્ષણ તરીકે ઓળખવામાં આવે છે જ્યાં આપણે તપાસ કરીએ છીએ કે આપણે પરીક્ષણના કિસ્સાઓ રચીએ છીએ કે એક પરિમાણ માટેના બધા વર્ગ ગણવામાં આવે છે અને બીજા પરિમાણ માટે સમાન કરવામાં આવે છે તેથી 30 અને 5 થી 30 બંને આવરી લેવામાં આવ્યા છે અને તે જ રીતે અહીં PG UG અને શાળા આવરી લેવામાં આવી છે જેને નબળા સમાનતા પરીક્ષણ તરીકે ઓળખવામાં આવે છે આપણે મજબૂત સમકક્ષ વર્ગ ટેસ્ટિંગની ડિઝાઇન પણ કરી શકીએ છીએ મજબૂત સમકક્ષ વર્ગના પરીક્ષણમાં આપણે બે પરિમાણોના બધા સંભવિત સંયોજનો ધ્યાનમાં લઈએ છીએ જે તે શાળા 5 થી 3૦ શાળા 30થી વધુ UG 30થી વધુ UG 5 થી 3૦ PG 5 થી 3૦ PG 30 થી વધુ અને આ રીતે છે આ મજબૂત સમકક્ષ વર્ગ પરીક્ષણ છે જેમાં આપણે પરિમાણો માટે સમકક્ષ વર્ગના તમામ સંભવિત સંયોજનો ધ્યાનમાં લઈએ છીએ એ જ રીતે આપણી પાસે મજબૂત રોબસ્ટ સમાનતા ક્લાસ પરીક્ષણ હોઈ શકે છે જ્યાં આપણે અમાન્ય મૂલ્યોને ધ્યાનમાં લઈએ છીએ તેથી 5 કરતા ઓછા શાળા કરતા ઓછા 5 થી 30 ની વચ્ચે શાળા કરતા ઓછા તેથી આપણી પાસે અહીં એક વધુ હશે આપણે બધા સંભવિત સંયોજનોને ઇનપુટને ગણીએ છીએ પછી ભલે તે અમાન્ય હોય આપણે આને સ્ટ્રોંગ રોબસ્ટ ઇક્વિલેન્સ વર્ગ પરીક્ષણ તરીકે ઓળખીએ છીએ હવે ચાલો કેટલાક ઉદાહરણ કરવાનો પ્રયાસ કરીએ હવે આપણે બે કે ત્રણ ઉદાહરણ જોઈશું પ્રથમ એક સરળ ઉદાહરણ છે ચાલો આપણે ઉદાહરણ નું નિવેદન વાંચીએ આપણને એકમ માટે ઇક્વિલેન્સ વર્ગ પરીક્ષણનાં કેસો ડિઝાઇન કરવાની જરૂર છે જે કાર્યકારી છે જે લખ્યું છે ફંકશન નીચેનું કામ અમલમાં મૂકે છે ડિપોઝિટ અવધિના આધારે બેંક ડિપોઝિટ પર વિવિધ વ્યાજના દર ચૂકવે છે તેથી આ કાર્યનું પરિમાણ ડિપોઝિટ અવધિ હશે અને આઉટપુટ ડિપોઝિટ રેટ હશે તેથી 15 દિવસ સુધીના ડિપોઝિટ માટે 3 ટકા 15 થી વધુ અને 180 સુધીના ડિપોઝિટ માટે 4 ટકા 180 દિવસથી 1 વર્ષ સુધી ડિપોઝિટ માટે 6 ટકા 1 વર્ષ પરંતુ 3 વર્ષથી ઓછી માટે 7 ટકા અને 3 વર્ષોની ડિપોઝિટ માટે 8 ટકા તેથી સમકક્ષ વર્ગોનો સેટ શું હશે હવે સમકક્ષતા વર્ગોના માન્ય સેટ જોઇયે અમાન્ય અલબત્ત 0 દિવસથી ઓછા અથવા નકારાત્મક મૂલ્ય હશે કોઈક તે મૂલ્ય દાખલ કરે છે તો સોફ્ટવેર શું કરશે એ જ રીતે અહીં બીજી બાજુ અને ઉપરની છે તેથી ત્યાં આ જમણી બાજુ પર કોઈ સમકક્ષતા વર્ગ નથી આ દરેક દૃશ્ય એક સમકક્ષતા વર્ગ બની જાય છે 0 થી 15 દિવસ 15 થી 180 દિવસ 180 થી 1 વર્ષ અને 1 વર્ષ પરંતુ 3 વર્ષથી ઓછું 3 વર્ષ અને તેથી વધુ દરેક દૃશ્ય સીધા સમકક્ષતા વર્ગ બની જશે હવે ચાલો હવે પછીની સમસ્યા જોઈએ ઉદાહરણ એ સમસ્યા માટે સમકક્ષ વર્ગ ડિઝાઇન કરવાની જ છે પરંતુ અહીં તે નાના ફેરફાર સાથે છે ફંક્શન ફરીથી ચૂકવવાપાત્ર વ્યાજ દર્શાવે છે પરંતુ અહીં બે પરિમાણો છે એક મૂળ રકમ છે અને બીજું ડિપોઝિટ અવધિ છે જો થાપણ 1 લાખથી ઓછી હોય તો વ્યાજના દર 6 ટકા 7 ટકા અને 8 ટકા છે 1 વર્ષ 1 વર્ષ સુધી પરંતુ 3 વર્ષથી ઓછા માટે આપણે સરળ ઉદાહરણ અને સમકક્ષ વર્ગોની રચના કેવી રીતે કરવી તે જોયું પરંતુ આપણે કહી રહ્યા છીએ કે તે ખરેખર પડકારરૂપ હોઈ શકે છે હવે આપણે તે સમસ્યામાં એક ભિન્નતા જોઈએ અને જોઈએ કે શું આપણે તે કરવામાં સક્ષમ છીએ તેથી તે ક્વિઝ 2 છે જે સમસ્યા આપણે જોઇ છે તેનામાં એક નાની ભિન્નતા છે અહીં એકમ અથવા કાર્ય બે પરિમાણો લે છે એક મૂળ રકમ અને બીજું તે સમયગાળો છે કે જેના માટે થાપણ કરવામાં આવી રહી છે જો મૂળ રકમ 1 લાખ કરતા ઓછા હોય તો 1 વર્ષ સુધીની ડિપોઝિટ માટે 6 ટકા વ્યાજ ચૂકવવાનું છે અને 1 વર્ષથી વધુ ડિપોઝિટ માટે 7 ટકા વ્યાજ ચૂકવવાનું છે પરંતુ 3 વર્ષથી ઓછા અને 3 વર્ષ અને તેથી વધુની રકમ માટે ડિપોઝિટ માટે 8 ટકા વ્યાજ 1 લાખથી વધુની થાપણો માટે તે 1 લાખથી વધારે રકમના વ્યાજની દર 1 વર્ષ સુધીના થાપણ માટે 7 ટકા 1 વર્ષથી વધુ થાપણ માટે 8 ટકા પરંતુ 3 વર્ષથી ઓછી અને 3 વર્ષથી વધુની થાપણો માટે 9 ટકા છે તો આપણે આ કેવી રીતે કરીએ જેમ તમે નોંધ કરી શકો છો કે ફંક્શન બે પરિમાણો લે છે તેથી આપણે નબળા સમકક્ષ વર્ગ પરીક્ષણ મજબૂત સમકક્ષ વર્ગ પરીક્ષણ અથવા મજબૂત અને રોબસ્ટ સમકક્ષ વર્ગ પરીક્ષણ કરી રહ્યા છીએ તેના પર સમકક્ષ વર્ગ પરીક્ષણો આધારીત હશે જો આપણે ફક્ત નબળા સમકક્ષ વર્ગ પરીક્ષણ કરવા માંગતા હોય તો આપણે આ બંને મૂળ રકમ 1 લાખ અને 2 લાખ ને ધ્યાનમાં લઈશું અને પછી આ બંને દૃશ્યો ઉપર 1 વર્ષથી ઓછા સમય 1 થી 3 વર્ષ વચ્ચે અને 3 વર્ષ થી વધુ લઈશું જો આપણે બે પરિમાણો જોઈએ તો એક મૂળ રકમ છે અને બીજો થાપણનો સમયગાળો છે આપણે મૂળ રકમ ના બે સમકક્ષ વર્ગને ઓળખી શકીએ છીએ એકની સંખ્યા 1 લાખથી ઓછી છે અને બીજી 1 લાખ કરતા વધુ છે અને થાપણની અવધિ માટે આપણે ત્રણ સમકક્ષ વર્ગો ઓળખી શકીએ જે 1 વર્ષ 1 થી 3 વર્ષ અને 3 વર્ષ અને તેથી વધુના છે જો આપણે નબળા સમકક્ષ વર્ગના પરીક્ષણ કરીએ તો આપણે મૂળ રકમને 1 લાખ કરતા ઓછા અને 1 વર્ષથી ઓછા સમય લઈ શકીએ આપણે મૂળ રકમ ને 1 લાખથી વધુ અને ડિપોઝિટની અવધિ 1 થી 3 ની વચ્ચે લઈ શકીએ છીએ અને આપણે સમયગાળો 3 વર્ષથી વધુ લઈ શકયે અને મૂળ રકમ 1 લાખ કરતા વધુ અને સમયગાળો 3 વર્ષ અને તેથી વધુનો લઈએ છીયે જો આપણે મજબૂત સમકક્ષ વર્ગ પરીક્ષણ આપણે કરવા માંગતા હોય તો આ બધા ધ્યાનમાં લેવું પડશે તેથી મૂળ રકમ 1 લાખથી ઓછી થાપણ 1 વર્ષ માટે છે મૂળ રકમ 1 લાખથી વધુ છે અને થાપણ 1 વર્ષથી ઓછી છે મૂળ રકમ 1 લાખથી ઓછી છે અને ડિપોઝિટ 1 થી 3 વર્ષની વચ્ચે હોય છે વગેરે પરંતુ આ મૂલ્યોનો માન્ય સેટ છે તો આ મજબૂત સમકક્ષતા પરીક્ષણ છે પરંતુ મજબૂત રોબસ્ટ સમકક્ષ પરીક્ષણ તકનીક નું શું પછી તેમાં આપણે અમાન્ય ઇનપુટ્સ પર પણ વિચાર કરવો પડશે અમાન્ય ઇનપુટ ડિપોઝિટનો નકારાત્મક સમયગાળો હોઈ શકે છે તે અપૂર્ણાંક મૂલ્ય વગેરે હોઈ શકે છે પછી આપણે સંયોજનો પર પણ વિચાર કરવો પડશે થાપણના સમયગાળા માટે નકારાત્મક મૂલ્ય અને મૂળ રકમ માટે નકારાત્મક મૂલ્યમાટે નકારાત્મક મૂલ્ય મૂળ રકમ અને થાપણની અવધિ 1 વર્ષ અને તેથી વધુ એ જ રીતે બિનપૂર્ણાંક કિંમત તેથી તે બે પરિમાણોના સરળ કેસ માટે એક મજબૂત રોબસ્ટ સમકક્ષ વર્ગ પરીક્ષણ હશે પરંતુ આપણી પાસે ઘણા વધુ જટિલ ઉદાહરણો હોઈ શકે છે હવે ચાલો બીજો દાખલો જોવાની કોશિશ કરીએ આ ફંક્શન માટે સમાનતા ક્લાસ ડિઝાઇનની રચના કરવામાં આવી છે જે 2 શબ્દમાળા લે છે શબ્દમાળાની મહત્તમ લંબાઈ 20 અને 5 આ બે પરિમાણો માટે છે અને પછી ફંકશન ચકાસે છે કે બીજું પરિમાણ એ પ્રથમ પરિમાણની પેટા શબ્દમાળા છે કે કેમ તેથી s2 એ s1 ની પેટા શબ્દમાળા છે કે નહીં ફંકશનનું નામ substr પેટા શબ્દમાળા છે અને તે s1 અને s2 એમ બે પરિમાણો લે છે અને તે તપાસે છે કે s2 એ s1 ની પેટા શબ્દમાળા છે કે કેમ તો અહીં સમકક્ષ વર્ગો શું હશે આપણે પ્રથમ વસ્તુ કરવાની જરૂર છે અને દૃશ્ય એ છે કે s2 એ s1 ની પેટા શબ્દમાળા છે કે નહીં તેથી તે પ્રદર્શિત કરશે કે તે પેટા શબ્દમાળા છે અન્ય દૃશ્ય એ છે કે s2 એ s1 ની પેટા શબ્દમાળા નથી તેથી તે પ્રદર્શિત કરશે કે તે કોઈ પેટા શબ્દમાળા નથી અને જો તેને બધા અક્ર્ન્સ પ્રદર્શિત કરવાની જરૂર હોય તો આપણી હોય પાસે તે એક દૃશ્ય તરીકે હશે પછી આગળની વસ્તુ માન્ય અને અમાન્ય વિશે છે પ્રથમ પરિમાણ s1 માટે ત્યાં બે અમાન્ય સમકક્ષ વર્ગ છે એક 20 કરતા વધારે હોય છે અને પછી અમાન્ય અક્ષર જેમ કે નિયંત્રણ અક્ષર હોઈ શકે છે અને બીજા માટે પણ બે અમાન્ય સમકક્ષ વર્ગો છે એક 5 કરતા વધારે છે અને બીજું અમાન્ય અક્ષર જેમ કે નિયંત્રણ અક્ષર છે આપણે આના સંયોજન પર વિચાર કરવો પડશે અને સમકક્ષ વર્ગ પરીક્ષણ સ્યુટ તૈયાર છે તેથી અમે તમને નબળા સમકક્ષતા મજબૂત સમકક્ષતા અને મજબૂત રોબસ્ટ પરીક્ષણ માટે આ કાર્ય કરવા વિનંતી કરીશું હવે આપણે વિશેષ મૂલ્ય પરીક્ષણ જોઈએ સમાનતા પરીક્ષણમાં આપણે ફક્ત ઇનપુટ ડેટા જોઈએ છીએ આપણે આઉટપુટ ડેટા જોઈએ છીએ અને આપણે દૃશ્યો જોઈએ છીએ અને પછી આપણે સમકક્ષ વર્ગો શોધવાનો પ્રયાસ કરીએ છીએ જો ત્યાં બહુવિધ પરિમાણો છે તો પછી આપણે સમકક્ષ વર્ગોના સંયોજનોને જોવાની જરૂર છે એકવાર આપણે તે કરી લીધું પછી વાસ્તવિક પરીક્ષણ કેસની ડિઝાઇન સરળ છે આપણે ફક્ત દરેકમાંથી એક મૂલ્ય પસંદ કરીએ છીએ સમકક્ષ વર્ગ પરીક્ષણ પાછળનો વિચાર એ છે કે આપણે માની લઈએ છીએ કે એક વર્ગ માટેના કોઈપણ એક ઇનપુટની પ્રક્રિયા દરેક ઇનપુટને સમાન રીતે લાગુ થશે પરંતુ તે પછી અનુભવી પ્રોગ્રામરો તેઓ કેટલાક વિશેષ મૂલ્યોને જાણે છે જ્યાં પ્રોગ્રામ નિષ્ફળ થઈ શકે છે તો ચાલો જોઈએ કે તે કયા વિશિષ્ટ મૂલ્યો છે જેના પર તે નિષ્ફળ જશે આપણે એક વિશેષ મૂલ્ય જોશું તે એક બાઉન્ડ્રી છે અને ત્યાં અન્ય વિશેષ મૂલ્યો પણ છે જ્યાં પરીક્ષકને શંકા છે કે પ્રોગ્રામરે તે શરતો ધ્યાનમાં લીધી નથી તે ખાસ મૂલ્યો બનાવે છે આપણે કહીએ છીએ કે પ્રોગ્રામ ક્યાં નિષ્ફળ જશે તે જાણવાનો પરીક્ષક પ્રયત્ન કરશે અને ફક્ત તે જ મૂલ્યો આપશે તેથી તે વિશેષ મૂલ્ય છે જ્યાં તે માને છે કે પ્રોગ્રામરે ભૂલ કરી હશે તેથી તેને એક વિશેષ મૂલ્ય પરીક્ષણ કહેવામાં આવે છે આપણે હવે આ સત્ર બંધ કરીશું અને આગામી સત્રમાં વિશેષ મૂલ્ય પરીક્ષણ જોઈશું